આપણે આજે જોઈશું કે આપણે વાસ્તવમાં આપણે ઓપ એમ્પ્સ આધારિત કમ્પૅરેટરનો કરે છે

જો હું તમને 2 સિગ્નલ આપું અને તમને પૂછું કે કયો સિગ્નલ વધારે છે અને કયો સિગ્નલ ઓછો છે તો તમે કમ્પૅરેટરનો વોલ્ટેજ સતત છે ધારો કે મેં રેફેરેંસ જાય છે જો ઇનપુટ સિગ્નલ 3 1V છે તો 0 1V નો તફાવત છે આ તફાવત આઉટપુટને પોઝિટિવ સેચુરેશન અથવા 5V ઉપર જવા માટેનું કારણ બનશે એનાલોગ ઇનપુટમાંથી ડિજિટલ આઉટપુટ મેળવવા માટે આપણે એ ટુ ડી કન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ એ થી ડી કન્વર્ટર અને ડી ટુ એ કન્વર્ટરના ઘણા પ્રકારો છે આપણે આ મોડ્યુલમાં એ ટુ ડી ડી ટુ એ અને કેટલીક એપ્લિકેશનોના કેટલાક એડવાન્સ વર્ઝન જોઈશું આપણી પાસે આગામી મોડ્યુલમાં ઘણા ઉદાહરણો હશે જેથી તમે અત્યાર સુધી જે પણ શીખ્યા તે પ્રોજેક્ટ્સમાં એપ્લાય કરી શકાય ઓપ એમ્પ તરીકે કામ કરે છે બાઈનરી કહીએ છીએ તો ચાલો સમજીએ કે ફ્યૂજી લોજીકને ધ્યાનમાં લેતા નથી તેથી ચાલો આપણે અહીં ફ્યૂજી લોજીકને ધ્યાનમાં ન લઈએ આપણે માત્ર ડિજિટલ આઉટપુટ માનીએ છીએ એટલે કે 1 જે વધારે છે 0 જે ઓછું છે અથવા Vcc અને Vcc કમ્પૅરેટરને આવે છે આમ વિશિષ્ટ હાઇ ગેઇન ડિફરન્સલ એમ્પ્લીફાયર તરીકે કાર્ય કરે છે ઓપન લૂપ અત્યંત હાઈ ગેઇન ધરાવે છે બંધ લૂપ સાથે આપણે ગેઇન બદલી શકીએ છીએ ઓપન લૂપમાં આપણે ગેઇન બદલી શકતા નથી તે ખરેખર તેને એમ્પલીફાયિંગ કરે છે કારણ કે તે તમને સીધા Vcc આપશે ઓપ એમ્પ્સ આધારિત કમ્પૅરેટરનો એપ્લિકેશન્સ કમ્પૅરેટર તરીકે લાક્ષણિક ઓપ એમ્પ ઉપરની આકૃતિમાં બતાવવામાં આવ્યું છે

જ્યારે VIN Vref કરતા વધારે હોય ત્યારે VOUT VCC હોય છે જ્યારે VIN Vref કરતા ઓછું હોય ત્યારે VOUT VCC ઉપર જાય છે હવે ચાલો ઓપ એમ્પ્સ આધારિત કમ્પૅરેટરનું ઉદાહરણ જોઈએ તેથી ધારો કે તમને એક સર્કિટ આપવામાં આવી છે જે અહીં છે બાયસ વોલ્ટેજ Vcc અને Vcc છે અહીં આપણે 15V આપીએ છીએ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ માટે ઇનપુટ 5V છે ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડ છે આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય શોધો તેથી જ્યારે તમે ઓપ એમ્પ વિશે વાત કરો ત્યારે કમ્પૅરેટર છે ત્યારે તમારા માટે સમજવા માટે આ સૌથી સરળ પ્રકારની સર્કિટ છે ચાલો એક વધુ ઉદાહરણ જોઈએ અહીં Vcc ને 15V આપવામાં આવે છે અને Vcc ને 0V આપવામાં આવે છે તો ચાલો કમ્પૅરેટર તરીકે ઓપ એમ્પને ધ્યાનમાં લઈએ હવે બાયસ વોલ્ટેજ 15 છે અને ઇનવર્ટીંગ ટર્મિનલમાં ઇનપુટ 5V છે અને ઇન્વર્ટીંગ ટર્મિનલ 10V છે આઉટપુટ વોલ્ટેજનું મૂલ્ય શોધો તેથી અહીં આપણે Vcc આપીએ છીએ જે 0V છે અહીં VIN VREF કરતા ઓછું છે અને આઉટપુટ 0V સુધી પહોંચશે તેથી તમારો જવાબ VIN VREF કરતા ઓછો છે V એ Vcc છે જે 0 ની બરાબર છે હવે જો હું ખરેખર કમ્પૅરેટરનો કરવો પડશે હવે આપણી પાસે પોટેન્ટીયોમીટર છે હવે જો હું આ પોટેન્ટીયોમીટરમાં 5V એપ્લાય કરી રહ્યો છું અને મારી પાસે આઉટપુટ છે જે આ કિસ્સામાં LED છે જો Vin 2 5V કરતા વધારે છે તો Vout 5V છે અને LED ચમકશે જો Vin 2 5V કરતા ઓછું હોય તો Vout 0V છે અને LED ચમકશે નહીં ચાલો આપણે વાસ્તવિક એક્સપેરિમેન્ટ કરવામાં મદદ કરશે અને આપણે જોઈશું કે આ ઓપ એમ્પ્સનો કમ્પૅરેટર સર્કિટ કેવી રીતે કામ કરે છે તેથી અહીં બ્રેડબોર્ડ ઉપર તમે LED જોઈ શકો છો તમે LED ઓપ એમ્પ અને LED ને કરંટ મર્યાદિત રેઝિસ્ટર જોઈ શકો છો તમે પોટેન્ટીયોમીટર દ્વારા અથવા પોટેન્ટિઅલ ડિવાઇડર છે જે ઓપરેશનલ એમ્પ્લીફાયરના ટર્મિનલને ઇન્વર્ટીંગ કરી રહ્યું છે આઉટપુટ મર્યાદિત રેઝિસ્ટર કરવા પડશે તેથી ચાલો આપણે સીધા આ DC પાવર સપ્લાય દ્વારા એપ્લાય કરીએ

આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરમાં બાયસ વોલ્ટેજ એપ્લાય કરીશું હવે ચાલો પહેલા જોઈએ કે પોટેન્ટિઅલ ડિવાઇડર ઉપર વોલ્ટેજ શું છે

તેથી જો તમે મલ્ટિમીટરમાં જોશો તો તમે જોઈ શકો છો કે વોલ્ટેજ લગભગ 2 5V છે હવે ચાલો પાવર સપ્લાય દ્વારા નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર વિવિધ વોલ્ટેજ એપ્લાય નથી તેનો અર્થ એ છે કે તમારું ઇન્વર્ટીંગ ટર્મિનલ હજુ પણ હાઈ છે જે સ્પષ્ટ છે કારણ કે ઇન્વર્ટીંગ ટર્મિનલ 2 5 વોલ્ટ છે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ 1 વોલ્ટ છે તેથી હજુ પણ VIN VREF કરતા ઓછું છે જ્યારે VIN VREF કરતા વધારે હશે ત્યારે જ આપણે આઉટપુટ 5V જોઈ શકીશું તેથી જેમ જેમ આપણે વોલ્ટેજ વધારીએ છીએ અચાનક જોવા માટે સમર્થ હોવા જોઈએ તેથી ચાલો ધીમે ધીમે વોલ્ટેજ ઘટાડીએ અને અહીં LED ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ અને તમે જોશો કે પર્ટીક્યુલર વોલ્ટેજ તમે 2 524 વોલ્ટ કરી શકો છો તે તમારું ઇનપુટ વોલ્ટેજ છે હવે તમે પોટેન્ટિઅલ ડિવાઇડર થશે નહીં હું હમણાં ધારી રહ્યો છું કે તમે બધા LED કેવી રીતે ચલાવવી તે જાણો છો અને જ્યારે તમારી પાસે LED હોય તો તે આગળની ફોરવર્ડ બાયસ તરીકે ઉપયોગ કરી શકાય છે અને LED એક ઉદાહરણ તરીકે લેવામાં આવી હતી કે આઉટપુટ વધારે છે અને આઉટપુટ ઓછું છે

તેથી ચાલો આગળના મોડ્યુલ ઉપર જઈએ ચાલો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડીએ DC પાવર સપ્લાય દ્વારા 5V VIN ઉપર એપ્લાય જે આપેલ છે હવે આપણે સ્પષ્ટ રીતે 2 5V લખીએ હવે VIN થી પોટેન્ટીયોમીટર વેરિયેબલ સપ્લાયને ડિસ્કનેક્ટ કરો તેનો અર્થ એ છે કે આપણે આને વેરિયેબલ સપ્લાય 5 વોલ્ટ પીક ટુ પીક સાઇન વેવથી 100 હર્ટ્ઝ ઉપર સીધા VIN થી ડિસ્કનેક્ટ કરવું પડશે હવે આપણે 100 હર્ટ્ઝ ફ્રિક્વન્સી જોઈએ છીએ તેથી હવે ચાલો જોઈએ કે આપણે કયા પ્રકારના આઉટપુટ વોલ્ટેજનું અવલોકન કરીએ છીએ અને પછી આપણે એ પણ જોઈએ કે શેપ કરી રહ્યા છીએ

તેથી આપણે ફરીથી ફંક્શન જનરેટરનો ઉપયોગ કરી રહ્યા છીએ જે વિવિધ ફ્રિક્વન્સી કરી શકીએ છીએ પીક ટુ પીક ઉપર તમે જોઈ શકો છો 0 મિલીવોલ્ટ 2 5 વોલ્ટ બરાબર પ્રથમ તમારે તમારા પ્રોબને જોડવો પડશે હવે તમારે ગઈકાલે ઓસિલોસ્કોપ સાથે પ્રોબ તપાસીએ છીએ હવે આપણે 5 વોલ્ટ અને 100 હર્ટ્ઝ છે કે નહીં તે જોવા માટે સિગ્નલને જોડીશું અથવા ઓસિલોસ્કોપનો ઉપયોગ કરીશું નહીં

તેથી આપણે 2 પ્રોબ્સને એક સાથે જોડી રહ્યા છીએ અને આપણે ઓસિલોસ્કોપમાં સિગ્નલ જોઈ રહ્યા છીએ અને આપણે જોઈએ છીએ કે વોલ્ટેજ 5 12 વોલ્ટ છે ફ્રિક્વન્સી 100 હર્ટ્ઝ છે આપણે એ પણ કન્ફોર્મર્ડ જોઈ શકો છો હવે આપણે આઉટપુટ વોલ્ટેજ જોવાનું છે તેણે 5 વોલ્ટ પીક ટુ પીક 100 હર્ટ્ઝ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ સાથે જોડ્યા છે હવે જ્યારે તે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર 5 વોલ્ટ લગાવી રહ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે LED ચાલુ છે કારણ કે 5 વોલ્ટ 2 5 વોલ્ટ કરતા વધારે છે ઇનપુટ સિગ્નલ 2 5 વોલ્ટથી વધારે છે એટલે કે આઉટપુટ વત્તા 5V આઉટપુટ વત્તા 5 વોલ્ટ હશે તેથી જ LED બરાબર છે આપણે આઉટપુટ વોલ્ટેજનું અવલોકન કરવું પડશે અને તેની પીક ટુ પીક આઉટપુટ વેલ્યુ નોંધવી પડશે જ્યારે હું આઉટપુટને ઓસિલોસ્કોપ સાથે જોડીશ ત્યારે હું જોઈશ કે પીક ટુ પીક વોલ્ટેજ બરાબર શું છે તેથી ચાલો બ્રેડબોર્ડ ઉપર પાછા જઈએ હવે તેણે LED ને હજુ કનેક્ટ કર્યું છે જેનો અર્થ છે કે તેઓ વોલ્ટેજ એપ્લાય છે વોલ્ટેજ 2 5 વોલ્ટ છે ચાલો ઓસિલોસ્કોપમાં સિગ્નલ જોઈએ શું તમે મહેરબાની કરીને ઓસિલોસ્કોપમાં સિગ્નલ જોઈ શકો છો

ઇનપુટ સિગ્નલ 5 2 વોલ્ટ હતું જે આપણે બધાને યાદ છે કારણ કે તે 5 2 વોલ્ટ હતું તેથી જ તે LED છે અન્યથા LED બંધ રહેશે પરંતુ આઉટપુટ શું છે આઉટપુટ શું છે તમે જોઈ શકો છો આઉટપુટ 5 વોલ્ટ છે આપણી પાસે 5 વોલ્ટ છે તે 5 વોલ્ટ છે હા લગભગ 5 વોલ્ટ પરંતુ તે 5 વોલ્ટની નજીક છે તે 5 વોલ્ટની નજીક છે પણ શેપ છે તેથી આ કમ્પૅરેટરની હશે

જેમ તમે ઓસિલોસ્કોપમાં થાય છે તે અમારા બાયસ વોલ્ટેજની ઈક્વિવેલેન્ટ છે જે 5 વોલ્ટ છે તેથી હું આશા રાખું છું કે તમે કમ્પૅરેટર મોડ્યુલમાં જે ચર્ચા કરી છે તે તમે સંપૂર્ણપણે સમજી શકો હું તમને આગામી મોડ્યુલમાં એક ઇન્ટિગ્રેટર તરીકે ઓપરેશનલ એમ્પ્લીફાયરની એપ્લિકેશન સાથે જોઉં છું